તેથી જો તમે 8051 ના આ પિન ડાયાગ્રામ ને જુઓ તો આ તે પિન ડાયાગ્રામ છે તેથી તે 3151 અને 8951 માટે પણ સમાન છે તેથી વધુ કે ઓછા અંશે આપણે આ પિન વિશે ચર્ચા કરી છે તેથી આપણે તેને અનુગામી સ્લાઇડ્સ માં વધુ વિગતવાર રીતે જોઈશું મહત્વની પિન આના જેવી છે સૌ પ્રથમ 8051 ની સૌથી મહત્વની વિશેષતા એ છે કે તેમાં 4 IO પોર્ટ છે અને તે બાબત માટે જો તમે કોઈપણ માઇક્રોકન્ટ્રોલર્સ માં તપાસ કરો તો કારણ કે માઇક્રોકંટ્રોલર્સ આસપાસની પરિસ્થતિ સાથે વાત કરી રહ્યા હોય છે તેથી આ IO પોર્ટ્સ તેમના અને તમામ માઇક્રોકંટ્રોલર્સમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગો હોય છે અને તેઓમાં કેટલાક IO પોર્ટ સંકલિત હશે તેથી 8051 માં P0 થી P3 તરીકે ચિહ્નિત થયેલ આવા 4 IO પોર્ટ છે પોર્ટ 0 એ તેઓએ ચિપ ના પ્રોસેસર ની 32 થી 39 પિન પર કબજો કર્યો છે અને તેમને P0 કહેવામાં આવે છે અને તેઓ P0 0 થી P0 7 તરીકે પણ લખાયેલ છે અને જે રીતે આપણે તેને P0 0 થી P0 7 તરીકે લખી રહ્યા છીએ ત્યારે કારણ કે આ પોર્ટ્સ બિટ્સ ઍક્સેસિબલ હોય છે તેથી તમે વ્યક્તિગત બિટ્સ ને અલગથી નિયંત્રિત કરી શકો છો તેથી જ આપણે તેને P0 0 તરીકે લખીએ છીએ P0 1 જેમ કે તો બીજી તરફ 8085 ના કિસ્સામાં તેથી આપણે પોર્ટમાં લખવું પડશે અને પછી ડેટા ફક્ત 8 બિટ્સ નો છે તેથી તમે તે બાકીના બિટ્સનો ઉપયોગ કરો કે નહીં તે પ્રોગ્રામ પર આધારિત છે પરંતુ સિસ્ટમ એટલે કે 8085 પ્રોસેસર 8 બીટ ની પેટર્ન વાંચશે અથવા જ્યારે તે આઉટપુટ કરશે ત્યારે તે 8 બીટ પેટર્ન પર આઉટપુટ કરશે તેથી આ પોર્ટ 0 એ 8 બીટ રીડ રાઈટ ઓપરેશન છે તેથી સામાન્ય હેતુ માટે IO અથવા તે બાહ્ય મેમરી ડિઝાઇન માટે મલ્ટીપ્લેક્સ્ડ લો બાઇટ એડ્રેસ અને ડેટા બસ તરીકે કામ કરી શકે છે તેથી જો તમારી પાસે એક્સટર્નલ મેમરી હશે તો આપણે આ ગુણાકારનો ઉપયોગ કરવો પડશે તેથી આ પોર્ટ 0 બિટ્સ મલ્ટિપ્લેક્સ્ડ એડ્રેસ્ડ ડેટા બસ માટે લોઅર ઓર્ડર એડ્રેસ અને ડેટા બસ તેમની જેમ મલ્ટિપ્લેકસ્ડ છે પછી આપણને પોર્ટ 1 અથવા P 1 મળ્યો છે તેથી આ P 1 સ્પષ્ટ છે તેથી P 1 માં અન્ય કોઈ કાર્ય મલ્ટિપ્લેકસ્ડ નથી તેથી જો તમારી ડિઝાઇનમાં જો તમે કોઈ પોર્ટનો ઉપયોગ કરવા માંગતા હોવ તો પ્રથમ વિકલ્પ એ હોય છે કે પોર્ટ P 1 પર જાઓ કારણ કે અહીં કોઈ અન્ય કાર્ય મલ્ટિપ્લેક્સ કરવામાં આવશે નહીં તેથી તે અન્ય કોઈપણ સિસ્ટમ કામગીરીને નુકસાન ન પહોંચાડે તેથી 8 બીટ રીડ રાઇટ ઓપરેશન છે અને ફરીથી તે સામાન્ય હેતુ માટેનો I O છે પોર્ટ 2 માટે આ 21 થી 28 પિન પર કબજો કરશે અને તેને P2 7 તરીકે લખવામાં આવશે તેથી ફરીથી આ બહુવિધ કાર્યકારી છે અને સૌ પ્રથમ એક ફંક્શન સામાન્ય હેતુના ઇનપુટ આઉટપુટ માટે 8 બીટ રીડ રાઇટ ઓપરેશન છે અથવા તે બાહ્ય મેમરી ડિઝાઇન માટે ઉચ્ચ એડ્રેસ બિટ્સ પણ પ્રદાન કરે છે તેથી આ પોર્ટ 0 આપણને લોઅર ઓર્ડર એડ્રેસ બસ અને ડેટા બસ આપી રહ્યું હતું અને આ પોર્ટ 2 આપણને હાયર ઓર્ડર એડ્રેસ બસ આપી રહ્યું છે તેથી મેમરી જોડાણો માટે આપણે પોર્ટ 0 અને પોર્ટ 2 પિનનો ઉપયોગ કરવો પડશે પછી પોર્ટ 3 છે તેથી આ ફરીથી મલ્ટિપ્લેક્સ્ડ છે તેથી આ એટલા માટે છે કે તેને ઘણા કાર્યો મળ્યા છે તેથી તે સામાન્ય હેતુનો IO છે તેથી જો કોઈપણ આંતરિક પેરિફેરલ ટાઈમર અથવા બાહ્ય વિક્ષેપો નો ઉપયોગ ન કરતા હોય તો તે ઠીક છે અન્યથા તેથી તેઓ આ બનવાના છે આપણે અગાઉ જોયું છે કે તેઓ ત્યાં છે અને રીડ રાઇટ ઓપરેશન્સ રીડ બાર રાઈટ બાર પિન અને તે બધી વસ્તુઓ ત્યાં છે તેથી આ પણ બહુવિધ કાર્યકારી છે તેથી આપણે આ રેખાકૃતિની જેમ અગાઉ જોયું તેમ આપણે જોઈ શકીએ છીએ કે P3 0 ડેટા પ્રાપ્ત કરે છે અને 3 1 ડેટા ટ્રાન્સમિટ કરે છે પછી આ વિક્ષેપ પછી T0 T1 ટાઈમર્સ પછી બાર રીડ બાર લખે છે તેથી તેઓ આ પોર્ટ 3 પર મલ્ટિપ્લેક્સ્ડ પણ થાય છે અને દરેક પોર્ટનો ઇનપુટ અથવા આઉટપુટ બાયડાયરેક્શનલ તરીકે ઉપયોગ કરી શકાય છે અને તે એ પણ છે કે તે થોડી નિયંત્રણક્ષમ છે તેથી તમે બીટ સ્તરે નિયંત્રિત કરી શકો છો અને તે એક બીટ ઇનપુટ તરીકે ગોઠવેલ હોઈ શકે છે અને અન્ય બીટ આઉટપુટ તરીકે ગોઠવી શકાય છે તેથી તે શક્ય છે તેથી આ પોર્ટ 3 વૈકલ્પિક કાર્યનો સારાંશ છે 3 0 સીરીયલ ઇનપુટ ડેટા પ્રાપ્ત થાય છે અને 3 1 સીરીયલ આઉટપુટ ડેટા છે તેથી આ આપણે પહેલાથી જ ચર્ચા કરી છે હવે પોર્ટ 3 બીટ લૅચ અને IO બફર્સ તેથી આ ચોક્કસ પોર્ટ બીટનું માળખું છે તેથી તમે જુઓ છો કે દરેક પોર્ટ બીટ છે તેથી આ 3 X છે તેથી આ પિન છે તેથી પિનમાંથી લાઇન આવે છે અને તે આંતરિક બસ સાથે સીધી રીતે જોડાયેલ આમાંથી પસાર થાય છે આમ તે આ રીતે જોડાયેલ હોય છે પરંતુ તેની વચ્ચે બીજી ઘણી વસ્તુઓ છે તેથી અહીં એક લૅચ છે તેથી જ્યારે પણ તમે અમુક ડેટા બસમાંથી આઉટપુટ કરી રહ્યા હોવ ત્યારે તમે આ લૅચમાં મૂકી શકો છો પરિણામે જ્યાં સુધી તમે લખતા ન હોવ ત્યાં સુધી તમે આ લૅચ પર કંઈક નવું લખી રહ્યાં હોવ છો અને આ પ્રોસેસર ને પિન પર આઉટપુટ કરવા માટે તેની કિંમત વિશે ચિંતા કરવાની જરૂર નથી ઉદાહરણ તરીકે એક LED ચાલુ કરવા માટે LED અહીંથી જોડાયેલ છે અને પ્રોસેસર અહીં એક લખી શકે છે પરિણામે આ LED ચાલુ છે અને તે LED તેથી ચાલુ રહે છે જો પ્રોસેસર કંઈક બીજું કરી રહ્યું હોય તો પણ જ્યાં સુધી તે આ લેચ પર નવી વેલ્યુ સિસ્ટમ 0 લખતી નથી તેથી આ બિંદુ અથવા આ Q આઉટપુટ 1 પર હશે પરિણામે આ મૂલ્ય 1 પર હશે તેથી જો આ Q ગુણવત્તા આઉટપુટ 1 હોય તો તમે સમજી શકો છો કે આ NAND ગેટ આઉટપુટ 0 હશે તેથી આ ટ્રાન્ઝિસ્ટર પરિણામે બંધ થઈ જશે આ એક મૂલ્ય અહીં આવશે અને LED અહીં ચાલુ હશે તેથી આ રીતે આપણે આ વસ્તુ મેળવી શકીએ છીએ અન્યથા તે આ હોઈ શકે છે તેથી જ્યારે ઇનપુટ ભાગ માટે ત્યાં બે કિસ્સા હોઈ શકે છે એક તો તમે આ લૅચની સામગ્રી વાંચી શકો છો અથવા તમે આ પિનની સામગ્રી વાંચી શકો છો તેથી તે મુજબ આપણે શોધીશું કે લેચ અને રીડિંગ પિન વાંચવા માટે અલગ અલગ સૂચનાઓ છે તેથી જો તમે બિંદુ વાંચવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો પછી આ નિયંત્રણને સક્ષમ કરવું પડશે અને પરિણામે આ પિન સામગ્રી બસમાં ઉપલબ્ધ થશે જો તમે લેચ વાંચવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ રીડ લેચ કંટ્રોલને સક્રિય કરવું પડશે તેથી આ અહીં આવશે અને અલબત્ત અન્ય વસ્તુઓ વૈકલ્પિક ઇનપુટ ફંક્શન અને વૈકલ્પિક આઉટપુટ ફંક્શન્સ લેચ પર જશે તેથી આ વાસ્તવમાં અન્ય વૈકલ્પિક કાર્યો છે જે આપણી પાસે છે જેમ કે રીડ બાર રાઈટ બાર વગેરે અથવા આ ટ્રાન્સમિટ પ્રાપ્ત કરવું તેથી તે બધા પોર્ટ 3 વૈકલ્પિક કાર્યો કે જે આપણી પાસે છે તેથી તેઓ આ પિન સાથે કનેક્ટ થઈ શકે છે આ લાઇન્સ વૈકલ્પિક કાર્યો કરે છે તેથી આ પિન સ્ટ્રક્ચર કેવી રીતે કામ કરશે તે વિશે આપણે કેટલાક ઉદાહરણ જોઈશું તેથી આ તે રેખાકૃતિ છે જે આપણી પાસે અગાઉ હતી IO પોર્ટની દરેક પિન તે CPU બસ સાથે આંતરિક રીતે જોડાયેલ છે તેથી આપણે કેટલાક ઉદાહરણ લઈશું જેમ કે પિન પર 1 કેવી રીતે લખવું તે 1 X કહે છે તેથી આ પોર્ટ 1 છે અને આપણે અહીં 1 લખવા માંગીએ છીએ તો તે કેવી રીતે કરવું તેથી આપણે અહીં ફક્ત 1 લખી શકીએ છીએ આ પિન પર 1 લખવા માટે આપણે અહીં 1 મૂકીએ છીએ તેથી આ ડી ફ્લિપ ફ્લોપ છે આ ડી લેચ આમ હશે અને આ લૅચ કરવાનો અધિકાર આપે છે તેથી આ સિગ્નલ સક્રિય થાય છે તેથી આ D બીટ 1 બને છે અને તેથી આ બીટ 0 બને છે આ Q બાર 0 Q બને છે 1 Q બાર 0 બને છે જ્યારે Q બાર જો Q બાર 0 હોય તો તે આ ટ્રાંઝિસ્ટર ના આ ટ્રાન્ઝિસ્ટર ગેટ સાથે જોડાયેલ હોય છે તેથી ટ્રાંઝિસ્ટરનો ગેટ 0 મેળવે છે તેથી આ ટ્રાન્ઝિસ્ટર બંધ છે તેથી જો તમે આ બિંદુએ વોલ્ટેજ માપો તો તમે વધુ વોલ્ટેજ મેળવશો તેથી તે મુજબ તમને આ બિંદુએ એક મળશે બીજી બાજુ જો તમે આઉટપુટ પિન પર 0 લખવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો તમે અહીં 0 લખો અને પરિણામે Q મૂલ્ય 0 બને છે અને Q બાર 1 બને છે જ્યારે Q બાર 1 બને છે પછી આ ટ્રાન્ઝિસ્ટર ગેટ 1 છે તેથી આ ટ્રાન્ઝિસ્ટર ચાલુ છે અને પરિણામે આ બિંદુએ તમને 0 નો વોલ્ટેજ મળશે કારણ કે આ ટ્રાન્ઝિસ્ટર ચાલુ છે તેથી તમને આ બિંદુએ 0 મળશે તેથી પિન પર તમને 0 મળશે તેથી તમે આ લેચમાં આંતરિક બસની કિંમત લખીને જુઓ તો આખરે પિન અસર પામી રહી છે તેથી આ રીતે આપણે પિન પર આઉટપુટ ઓપરેશન કરી શકીએ છીએ તો પહેલા પિન પર 0 લખવા માટે પહેલા આપણે આ કરીએ તેથી 1 પિન પર જાય છે અને પછી આઉટપુટ પિનને ગ્રાઉન્ડ કરવામાં આવે છે કારણ કે આને 0 મળે છે તેથી આ 1 છે તેથી આ બંધ થઈ જાય છે આ ચાલુ થઈ જાય છે તેથી આ પિન ગ્રાઉન્ડ થઈ જાય છે તેથી આ કેવી રીતે થઈ રહ્યું છે આ મૂલ્ય 0 છે આ મૂલ્ય 1 છે તેથી તે 1 મેળવશે બીજી બાજુ જો તમે ઇનપુટ પિન વાંચવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો જ્યારે તમે ઇનપુટ પિન વાંચવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો આપણે આ રીડ પિન વેલ્યુને 1 પર સેટ કરવી પડશે તેથી સૌ પ્રથમ તેથી આપણે આ વાંચવું પડશે અને આપણે આ પિનની કિંમત 1 પર મૂકવી પડશે તેથી જો આ પિનની કિંમત 1 મુકો તો આપણી પાસે જે મૂલ્ય હોય છે તે આ બિંદુએ આવશે પરંતુ અહીં એક કેચ છે કારણ કે ધારો કે આપણે આ D ફ્લિપ ફ્લોપ પર અગાઉ મૂકેલ વેલ્યુ 0 છે તો D ફ્લિપ ફ્લોપ અગાઉ આ લેચ 0 ની બરાબર હતી અને Q બરાબર 0 હતો તેથી Q બાર 1 ની બરાબર હતો પરિણામે આ ટ્રાંઝિસ્ટર પર આપણી પાસે અહીં 1 હતું તેથી આ ટ્રાન્ઝિસ્ટર ચાલુ હતું તેથી તે બંધ નથી તે ચાલુ હતું તેથી તમે ઇનપુટ પિન પર જે પણ વોલ્ટેજ મૂલ્ય મૂકો છો તો જો તમે અહીં વોલ્ટેજ માપશો તો તમને 0 મળશે તેથી પરિણામે 0 અહીં આવશે તેથી જો આ ઇનપુટ પિન 1 પર સેટ કરેલ હોય તો પણ કારણ કે અગાઉ આ લેચ 1 પર સેટ કરવામાં આવી હતી તેથી આ મૂલ્ય આવશે તેથી અગાઉ આ લેચનું મૂલ્ય 0 હતું અને Q બારનું મૂલ્ય 1 હતું તેથી તમને આ બિંદુએ 0 મળશે તેથી જો આ અગાઉ આ મૂલ્ય 0 હતું આ મૂલ્ય 1 હતું તો તમને અહીં 1 મળી રહ્યો છે તેથી આ ટ્રાન્ઝિસ્ટર ચાલુ છે પરિણામે જો હું આ બિંદુએ 1 મેળવવા માંગુ તો પણ આ 1 આ પાથ દ્વારા ડિસ્ચાર્જ થશે અને આ 1 તે 0 માં સંશોધિત થશે તેથી તમે અહીં જે પણ મૂલ્ય મૂકો છો તેથી જ્યારે તમે આ રીડ પિન સિગ્નલ અહીં આપો તો તમને આ બિંદુએ 0 મળશે પરંતુ મેં ત્યાં જે મૂલ્ય મૂક્યું છે તે 1 છે તો તે કેવી રીતે કરવું તેથી તે કરવા માટે આપણે પહેલા પિન પર 1 લખવાની જરૂર છે તો પહેલા આપણે આ પિન પર 1 લખીએ જો આપણે 1 લખીએ તો આ મૂલ્ય 1 થશે તેથી આ લેચ 1 બને છે તેથી આ Q બાર 0 બને છે પરિણામે આ ટ્રાન્ઝિસ્ટર બંધ થાય છે તેથી હવે આ બિંદુએ આ વોલ્ટેજ મૂલ્ય આ ટ્રાંઝિસ્ટર દ્વારા ડિસ્ચાર્જ કરી શકાતું નથી તેથી જો તમે ઇનપુટ પિન પર અહીં 1 મૂકો તો પછી જ્યારે તમે આ ઓપરેશન કરી રહ્યા હોવ કે જે પિન વાંચી રહ્યું છે તો આ મૂલ્ય અહીં આવશે અને તે આંતરિક બસમાં આવશે અને તે જ રીતે જો તમે અહીં મુકેલ મૂલ્ય 0 હોય તે રીતે 0 આ કેચ દ્વારા ટ્રાન્સમિટ થશે અને તે આ બસમાં વિશ્વાસપૂર્વક આવશે તેથી તેને એક નિયમ બનાવો કે જ્યારે પણ તમે ઇનપુટ પોર્ટ પરથી વાંચવાનો પ્રયાસ કરો છો ત્યારે પહેલા તમે તે પોર્ટ પર 1 લખો તેથી પિન પર 1 લખવાનો આ નિયમ છે તેથી સૂચના MOV P10FFH ને અમલમાં મૂકીને તેથી અહીં પોર્ટ 1 ના તમામ બિટ્સ તેઓ ઇનપુટ પોર્ટ તરીકે ગોઠવવામાં આવશે તેથી હવે તે પછી તમે રીડ ઓપરેશન કરી શકો છો તેથી આ પ્રથમ વસ્તુ છે જે આપણે કરવાની છે તેથી જ્યારે આપણે આ ચાલ A P1 કરીએ છીએ ત્યારે પછી બાહ્ય પિન ઊંચી થઈ જશે અને પછી તમે આ રજિસ્ટર પર આ પોર્ટની કિંમત મેળવી શકો છો અન્યથા આ બનશે નહીં તેથી કોઈપણ બિંદુ જે તમે પોર્ટની સામગ્રી વાંચવાનો પ્રયાસ કરી રહ્યાં છો તેને પહેલા તમે પોર્ટ પર 1 લખ્યો તેથી તે બીટ સુધી હોઈ શકે છે અથવા સમગ્ર પોર્ટ માટે હોઈ શકે છે અને તમારી અરજી પર આધાર રાખીને તે કરવું પડશે અલબત્ત ઓછું વાંચવું કોઈ સમસ્યા નથી કારણ કે જો આ ડિસ્ચાર્જ થઈ જાય તો પણ ત્યાં કોઈ મુદ્દો નથી જેમ કે તમે કોઈપણ રીતે અહીં 0 આપી રહ્યા છો તેથી તેમાં કોઈ સમસ્યા નથી પરંતુ તેમ છતાં આપણે અનુમાન કરી શકતા નથી કે આપણે બહારની પિનમાંથી આગળની કિંમત શું છે તે વિશે આગાહી કરી શકતા નથી તેથી પછીના સમયે તમે નીચું કે ઊંચું વાંચી રહ્યા છો કારણ કે તે ધ્યાનમાં લીધા વિના આપણે જાણતા નથી કે ભવિષ્યમાં શું થવાનું છે તેથી તે સલાહભર્યું છે કે કોઈપણ કામગીરી પહેલાં કોઈપણ રીડ પોર્ટ ઓપરેશન પહેલા તમે 0FFH મૂલ્ય સાથે યોગ્ય પોર્ટ કરો જો તમે તેને આખા પોર્ટ માટે કરવા માંગતા હોવ અને જો તમે ફક્ત એક જ લાઇન પછી અથવા એક જ બીટને કનેક્ટ કરી રહ્યાં હોવ તો તમે તે બીટને 1 પર સેટ કરો છો તેથી આ પોર્ટ ઓપરેશન માટે ઇનપુટ પોર્ટ માટેનું રીડિંગ છે અને તેથી થોડા સાવચેત રહો આ પોર્ટ 0 પર તેથી તેને કેટલીક વધારાની સુવિધા મળી છે તેથી આ મૂળભૂત રીતે એક ઓપન ડ્રેઇન પોર્ટ છે તેથી તમારે આ બાહ્ય પ્રતિકારને પોર્ટ 0 સાથે જોડવાની જરૂર છે તેથી 10 કિલો રેઝિસ્ટન્સ ને જોડવાના છે તેથી તે વાસ્તવમાં ઓપન કલેક્ટર પ્રકારનું જોડાણ અથવા ઓપન ડ્રેઇન પ્રકારનું જોડાણ છે તેથી તમારે આ પ્રતિકારને બાહ્ય રીતે જોડવા જોઈએ તેથી આ મદદરૂપ છે કારણ કે જો તમે પોર્ટ 0 થી થોડો વધારે લોડ ચલાવવા માંગતા હોવ તો જેથી તમે તે કરી શકો છો નહિંતર જો તમે તે અન્ય પોર્ટ્સ થી કરી રહ્યાં હોવ તો આ ડ્રાઇવ કરંટ મર્યાદિત હોય છે તેથી તમે તેના દ્વારા ઉચ્ચ પ્રવાહ ચલાવી શકતા નથી તેથી જો તમને વધુ ડ્રાઇવ કરંટ જોઈએ તો તમારી પાસે આ હોઈ શકે છે અને તમે તે ઉપકરણને પોર્ટ 0 સાથે કનેક્ટ કરી શકો છો અને આ પુલ અપ રેઝિસ્ટર દ્વારા પરિણામે તમે તે પોર્ટ્સ પર ઉચ્ચ પ્રવાહ ઉપકરણો મૂકી શકો છો આપણી પાસે જે આગલો મહત્વનો પિન છે તે PSEN અથવા પ્રોગ્રામ સ્ટોર સક્ષમ છે આ બાહ્ય પ્રોગ્રામ મેમરી માટે વાંચી શકાય તેવા સિગ્નલ છે અને તે ઓછા સક્રિય છે તેથી આપણે તેને સામાન્ય રીતે PSEN બાર તરીકે કહીશું કે આ એક સક્રિય લો સિગ્નલ છે તેથી આ ખોટા ઇન્ટરફેસ જેવું જ છે તેથી જો આ વપરાશકર્તા 8051 હોય અને તમે અહીં બાહ્ય ROM કનેક્ટ કર્યું હોય તો ROM માટે મારી પાસે તે રીડ બાર લાઇન હશે તેથી તે રીડ બાર લાઇન તે 8051 ની PSEN બાર લાઇન સાથે જોડાયેલ હોવી જોઈએ પછી તેથી તે ત્યાં છે પછી આપણી પાસે ALE છે તેથી એડ્રેસ લેચ પોર્ટ 0 અને પોર્ટ 2 ના એડ્રેસ આઉટપુટને લેચ કરવા માટે સક્ષમ કરે છે તેથી આ પોર્ટ 2 છે અલબત્ત તેમાં કોઈ વાંધો નથી કારણ કે પોર્ટ 2 એ હાયર ઓર્ડર એડ્રેસ બસ છે અને તે નિશ્ચિત છે પરંતુ આ લોઅર ઓર્ડર એડ્રેસ બસ છે તેથી તે ડેટા બસ સાથે 8085 ની જેમ મલ્ટિપ્લેક્સ ધરાવે છે તેથી આપણને આ મલ્ટિપ્લેક્સિંગ મળ્યું છે તેથી અહીં પણ આપણે આનું મલ્ટિપ્લેક્સિંગ કરી શકીએ છીએ અને લોઅર ઓર્ડર એડ્રેસ બસ કેટલાક બાહ્ય લેચ મૂકીને લોઅર ઓર્ડર એડ્રેસ બસનું ડિમલ્ટિપ્લિક્સિંગ છે પછી આ બાહ્ય ઍક્સેસ EA છે તેથી આ ફરી એક સક્રિય લો સિગ્નલ છે તેથી આ પણ EA બાર છે તેથી બાહ્ય ઍક્સેસ સક્ષમ કરો તેથી જો તમે એક્સટર્નલ મેમરીને એક્સેસ કરવા માંગતા હોવ તો આ બાર લાઇન ઓછી હોવી જોઈએ અને જો તમે ફક્ત આંતરિક મેમરીને ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો EA બાર લાઇન ઊંચી કરવામાં આવશે તેથી આપણે પછીથી આના પર પાછા આવીશું પછી ડેટા અને ટ્રાન્ઝિટ ડેટા પ્રાપ્ત થાય છે તેથી આ યુનિવર્સલ એસીનક્રોનસ રીસીવર ટ્રાન્સમીટર ઓપરેશન છે જે 8051 ની સાથે સંકલિત છે તેથી આ પોર્ટ 3 પર સીરીયલ I O પરની પિન છે તેથી આ TXD અને RXD પિન છે પછી આપણને ક્રિસ્ટલ ઓસિલેટર માટે સ્ફટિકો મળ્યા છે અને તમને XTAL પિન મળી છે પછી આપણે Vcc મેળવ્યું છે તેથી Vcc એ સપ્લાય વોલ્ટેજ છે જે 5 વોલ્ટ છે તો આપણને ગ્રાઉન્ડ પિન 20 મળ્યો છે જે ગ્રાઉન્ડ પિન છે પછી આપણને Xtal 1 અને Xtal 2 સ્ફટિકો મળ્યા છે તેથી તેઓ બાહ્ય ઘડિયાળ પ્રદાન કરે છે તેથી તમે ક્વાર્ટઝ ક્રિસ્ટલ ઓસિલેટર નો ઉપયોગ કરી શકો છો અથવા તમે TTL ઓસિલેટરનો ઉપયોગ કરી શકો છો તેથી તમે અહીં કેટલાક ક્રિસ્ટલ ઓસિલેટરને કનેક્ટ કરી શકો છો અને ફ્રીક્વન્સી frequency આવર્તન મેળવો છો તેથી તે ક્રિસ્ટલ TTL આધારિત ઓસિલેટર પણ હોઈ શકે છે તેથી તે પણ કનેક્ટ થઈ શકે છે તેથી બાહ્ય સ્ત્રોત માટે તે કિસ્સામાં આપણે Xtal 2 સાથે કંઈપણ કનેક્ટ કરતા નથી પરંતુ Xtal 1 માં આપણે ઓસિલેટર આઉટપુટને જોડીએ છીએ અને તે ગ્રાઉન્ડેડ છે તેથી આપણે 8051 માટે મશીન સાઇકલ શોધી શકીએ છીએ તે આના જેવું છે અને કહો કે ક્રિસ્ટલ ઓસિલેટર એક કિસ્સામાં 11 0592 મેગા હર્ટ્ઝ છે તો પછી એક મશીન ચક્ર મેળવવા માટે તેની પાસે રહેલી આંતરિક ઘડિયાળ 11 0592 ને 12 વડે ભાગ્યા એટલે 921 6 કિલો હર્ટ્ઝ હોય છે અને તેથી એક મશીન સાયકલ 1 પર 921 6 કિલો હર્ટ્ઝ એટલે કે 1 085 માઇક્રો સેકન્ડ હોય છે તેથી આ કિસ્સામાં જો ક્રિસ્ટલ 11 0592 મેગાહર્ટ્ઝ હોય અને જો તે સમાન ઓપરેશન દ્વારા 16 મેગાહર્ટ્ઝ હોય તો તે આંતરિક રીતે 12 દ્વારા વિભાજિત હોય છે તેથી તમને 1 333 મેગાહર્ટ્ઝ મળશે તેથી મશીન ચક્ર 0 75 માઇક્રો સેકન્ડ બને છે તેથી 12 નો આ વિભાગ નિશ્ચિત છે તેથી આપણે ગમે તે સ્ફટિકને જોડીએ ગમે તે આવર્તન ઉત્પન્ન થાય પરંતુ આંતરિક મશીન ચક્ર આવર્તન મેળવવા માટે તેને 12 વડે વિભાજિત કરવામાં આવે છે પછી આપણને કેટલીક વધુ પિન RST અથવા રીસેટ પિન મળી છે તેથી તે સક્રિય ઇનપુટ પિન છે અને તે સક્રિય ઉચ્ચ છે તેથી સામાન્ય રીતે તે ઓછી સક્રિય હોય છે પરંતુ આપણે તેને સક્રિય સંવેદના મેળવવા માટે તેને બે મશીન ચક્ર માટે પકડી રાખવું જોઈએ તેથી તે રીસેટ સિગ્નલ છે અને આ પાવર ઓન પણ ત્યાં છે તેથી જ્યારે સિસ્ટમ પર પાવર રીસેટ હશે તો જો તમે રીસેટ લાઇન પર ઉચ્ચ પલ્સ લાગુ કરો તો માઇક્રો કંટ્રોલર રીસેટ થશે અને તમામ CPU રજીસ્ટરની કિંમતો ખોવાઈ જશે જેથી તેમાંથી કેટલીક કિંમતો રીસેટ થઈ જશે તેથી આપણે આ ઑપરેશન કરવા માટે રીસેટ સર્કિટરી પર થોડો પાવર મેળવી શકીએ છીએ તેથી આ રીસેટ સર્કિટરી પરનો પાવર છે તેથી જ્યારે આ બટન મૂકવામાં આવે છે તેથી આ મેન્યુઅલ રીસેટ છે તેથી જો તમે તેને મેન્યુઅલી રીસેટ કરશો તો આ કેપેસિટર ચાર્જ થઈ જશે પછી તે મુજબ આ કેપેસિટર ડિસ્ચાર્જ મેળવશે અને અહીં એક પલ્સ આવશે તેથી તે રીસેટ સિગ્નલ તરીકે અથવા જ્યારે તે ચાલુ હોય ત્યારે તે આપશે અને પછી કેપેસિટર પણ ધીમે ધીમે ચાર્જ થાય છે અને તે મુજબ આપણને આ પીન આ પાવર ભાગ પર મળે છે પ્રોગ્રામ કાઉન્ટર ને રીસેટ કરવા માટે આપણી પાસે 8051 માં આ રેઝિસ્ટર ની કેટલીક કિંમતો 0 મળશે અને એક્યુમ્યુલેટર રેઝિસ્ટર છે જે પણ 0 બનશે અને B રેઝિસ્ટર 0 બનશે તેથી આ બધું PSW રજીસ્ટર કરે છે અને તેઓ 0 બને છે અને સ્ટેક પોઇન્ટર 7 છે અને આ DPTR રજિસ્ટર છે તેથી આ બધું 0 થઈ જશે અને સમગ્ર RAM સામગ્રી સાફ થઈ જશે તેથી આ ખાસ છે અને કહો કે એકવાર જયારે આપણે 8051 ની રજિસ્ટર ફાઈલમાં જઈશું ત્યારે આપણે આ રજિસ્ટરને જોઈશું પરંતુ જ્યારે તે રીસેટ થઈ જશે ત્યારે તેમની સામગ્રી આના જેવી હશે અને અહીં રસપ્રદ વાત એ છે કે RAM કે જે 128 બાઈટ ની RAM છે કે જે આપણી પાસે 8051 માં છે અથવા તે બાબત માટે અન્ય પ્રોસેસર્સમાં છે કે પ્રોસેસર્સના અન્ય કુટુંબમાં હોય છે તો ત્યાં RAM સામગ્રી પણ સાફ થઈ જશે તેથી તે ખાતરી કરશે કે સ્ક્રેચ પેડ સ્પષ્ટ છે તેથી RAM એ મૂળભૂત રીતે પ્રોસેસરનો એક ભાગ છે અને હવે આપણે સામાન્ય સિસ્ટમની તુલનામાં કહી શકીએ છીએ કે જ્યાં RAM ની વધુ સામગ્રી અનુમાનિત નથી તેમાં કોઈપણ કચરો હોઈ શકે છે પરંતુ અહીં RAM સામગ્રી પ્રોસેસર દ્વારા સાફ કરવામાં આવે છે તેથી તે બધું 0 છે પછી આ EA બાર પિન અથવા બાહ્ય ઍક્સેસ છે તેથી 8031 અને 32 માટે કોઈ એક ચિપ રોમ નથી તેથી તેમના માટે આપણે આ EA બાર પિનને 0 સાથે કનેક્ટ કરી શકીએ છીએ કારણ કે ત્યાં કોઈ ROM ચિપ હાજર નથી તેથી તે બાહ્ય મેમરી હોવી જોઈએ અને તેથી તે કિસ્સાઓમાં કોડ બાહ્ય રીતે સંગ્રહિત છે અને આ PSEN બાર અને ALE છે તેથી તેઓ બાહ્ય છે તે દર્શાવવા માટે તે જમીન સાથે જોડાયેલ છે તેથી તેઓ આ બાહ્ય ROM ઍક્સેસ માટે વપરાય છે તેથી PSEN બાર એ હશે જે તમે કહ્યું છે કે PSEN બાર ROM ની રીડ બાર લાઇન સાથે જોડાયેલ હશે અને ALE એ લોઅર ઓર્ડર એડ્રેસ બસ અને ડેટા બસ ના મલ્ટિપ્લેક્સીંગ માટે છે 8051 માટે EA બાર પિન Vcc સાથે જોડાયેલ છે તેથી કારણ કે 8051 ને આંતરિક ROM મળ્યું છે તેથી જ્યારે સિસ્ટમ આવે છે તેથી આ EA બાર પિન આ પ્રોગ્રામ આંતરિક ROM થી શરૂ કરવામાં આવશે જેથી આ EA બાર પિન ઊંચી હોવી જોઈએ તેથી તે તરત જ બાહ્ય મેમરીને ઍક્સેસ કરવા માટે ન જાય અને આ PSEN બાર એ પ્રોગ્રામ સ્ટોર સક્ષમ છે તેથી ફરીથી આ આપણે પહેલેથી જ કહ્યું છે કે આ OE બાર સાથે જોડાયેલ છે તેથી OE બાર એ આઉટપુટ સક્ષમ બાર છે જે રીડ બાર પિન જેવો જ છે કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તેથી ROM ના કિસ્સામાં તે એક રીડ બાર છે તે કહેવાને બદલે આપણે સામાન્ય રીતે પિનને આઉટપુટ સક્ષમ અથવા OE બાર તરીકે ઓળખીએ છીએ ALE એ સરનામું લેચ સક્ષમ છે તેથી 8085 ની જેમ આ ત્યાં છે અને તેથી તે આઉટપુટ પિન અને સક્રિય ઉચ્ચ છે તેથી તે સરનામું અને ડેટા બંને પ્રદાન કરે છે અને ALE નો ઉપયોગ એડ્રેસ બસના મલ્ટિપ્લેક્સીંગ માટે થાય છે ડી મલ્ટિપ્લેક્સીંગ ની જેમ આપણે 8085 માટે કર્યું તેથી સામાન્ય રીતે 74373 જેવી લેચનો ઉપયોગ કરી શકાય છે અને આ 74373 ને એક G પિન મળી છે જે વાસ્તવમાં લેચ પિન છે જે તમે કહી શકો છો તેથી આ ALE ને G સાથે કનેક્ટ કરી શકાય છે જ્યારે આ G ઊંચો હોય તો પછી ઇનપુટમાં જે પણ હોય તેથી તે મૂલ્ય 74373 લેચ પર લૅચ થાય તેથી આ બાહ્ય મેમરી માટે મલ્ટિપ્લેક્સિંગ છે તેથી આ A0 થી A15 સરનામું અને D0 થી D7 છે તેથી આ નોન મલ્ટિપ્લેક્સ એક્સેસ છે તેથી કુલ 24 બીટ જ્યારે મલ્ટિપ્લેક્સ આ AD 0 થી AD 7 સુધી પહોંચે તો તેઓ હોય છે તેથી A 0 થી A 7 અને D 0 થી D 7 મલ્ટીપ્લેક્સ્ડ છે તેથી પ્રથમ ભાગમાં તમે લોઅર ઓર્ડર એડ્રેસ બાઈટ માટે સરનામું પ્રદાન કરો છો અને બીજા ભાગમાં આપણને ડેટા ભાગ મળે છે તેથી તે રીતે પિનની સંખ્યા 24 થી ઘટીને 16 થાય છે તેથી જેમ તમે કહી રહ્યા છો કે આ પોર્ટ 0 ઉચ્ચ ઓર્ડર સરનામાં બિટ્સ પોર્ટ 2 ને ઉચ્ચ ઓર્ડર એડ્રેસ બિટ્સ મળી છે જે A0 થી A 15 છે આ પોર્ટ 0 પર ડેટા બસ કનેક્ટેડ આવશે તેથી ડેટા બસ D 0 થી D 7 સાથે જોડાયેલ છે અને સરનામાં બસ લાઇન A 0 થી A 7 D 0 થી D 7 સાથે મલ્ટિપ્લેક્સ્ડ છે તેથી તે અહીં પણ ઉપલબ્ધ છે તેથી તેના માટે તે આ 373 અને આ ALE સિગ્નલ સાથે જોડાયેલ છે તેથી તે 373 ના G પિન સાથે જોડાયેલ છે તેથી શરૂઆતમાં જ્યારે 8051 એડ્રેસ બસ પર એડ્રેસ મૂકે છે ત્યારે હાયર ઓર્ડર એડ્રેસ બસમાં હાયર ઓર્ડર બિટ્સ હોય છે અને લોઅર ઓર્ડર એડ્રેસ બસમાં A 0 થી A 7 બિટ્સ હોય છે અને ALE સિગ્નલ આપવામાં આવે છે તેથી વેલ્યુ આ 373 લેચ પર લૅચ થાય છે અને તે પછી આ ROM કરશે આ PSEN બાર લાઇન ROM ની y બાર લાઇન સાથે જોડાયેલ હોય છે તેથી પરિણામે ROM ડેટા ને ડેટા બસ પર મૂકશે અને તેઓ ફરીથી 8051 ના પોર્ટ 0 પર આવશે જે 8051 માટે બાહ્ય ડેટા બસ તરીકે કામ કરે છે તેથી આ રીતે 8085 ની જેમ અહીં પણ આપણને સરનામાં અને ડેટા બસનું મલ્ટિપ્લેક્સિંગ મળ્યું છે અને તેને લેચ દ્વારા કનેક્ટ કરી શકાય છે